વિકાસશીલ સેવા બજારો હેલો હું જયંતા ચેટર્જી છું અને હું તમારી સાથે સંચાલન સેવા સમકાલીન પ્રશ્નોના આ અભ્યાસક્રમ પર વાતચીત કરી રહ્યો છું આપણે આગળના મોડ્યુલમાં ચર્ચા કરી છે તેમ સેવાઓનો માલસામાન અને ઉત્પાદનો સાથે ખૂબ જ નજીકનો વહેવાર છે અને ઘણી રીતે આજે વ્યવસાયમાં મોટાભાગની પ્રવૃત્તિઓમાં તેઓ એક વ્યવસ્થા તરીકે એકસાથે હોય છે છેલ્લા મોડ્યુલમાં આપણી પાસે આ સ્લાઈડ હતી જે અંતિમ સ્લાઈડ હતી અને આજે આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ સેવાઓની વર્ગીકરણ અથવા સેવાઓ કેવી રીતે કરી વર્ગીકૃત થાય છે તે જોવાની આ એક સરળ પધ્ધતિ છે તેથી તેને 2 બાય 2 શ્રેણિક કહે છે જે સંચાલનમાં ખૂબ જ પ્રચલિત છે તેથી અહીં અમારી પાસે એક બાજુ છે કે સેવાને સીધું ગ્રહણ કરનાર કોણ અથવા શું છે તેથી આપણી પાસે લોકો અને માલિકી છે આપણી પાસે x અક્ષ પર અથવા ઊભી ધરી પર સેવા અધિનિયમનું સ્વરૂપ છે તેથી આપણી પાસે મૂર્ત અને અમૂર્ત મૂર્ત અને અમૂર્ત ક્રિયાઓ છે હવે આ 2 બાય 2 ના સમૂહની કલ્પનાને જોડીને તમે જોઈ શકો છો કે આપણે વિવિધ સેવાઓને સરળતાથી વર્ગીકૃત કરી શકીએ છીએ કે જેને અમે નિયમિતપણે ઉપયોગમાં લઈએ છીએ તેથી જ્યારે સેવા ગ્રહણ કરનાર લોકોની વાત આવે છે અને અમે વાસ્તવિક ક્રિયાઓ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે અમારી પાસે જેને લોકો પ્રોસેસિંગ સેવાઓ કહીએ છીએ જેમ કે જ્યારે તમે વાળ કપાવા જાઓ છો અથવા તમે રક્ત પરીક્ષણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત અથવા કેટલીક ફાર્માસ્યુટિકલ પ્રાપ્તિ માટે જાવ છો તેથી લોકો માટે આ વાસ્તવિક માહિતી છે જ્યાં લોકો અને માહિતીની આપ લે થાય છે તેથી હું ફરીથી ભારપૂર્વક કહીશ કે સારા વાળ માત્ર સલૂન વ્યવસાયિ કે વાળંદ દ્વારા જ કાપવામાં આવતા નથી પરંતુ સારા વાળ કાપવા માટે પણ તમારા યોગદાનની જરૂર છે તેથી હંમેશા આ સહ નિર્માણ તત્વને યાદ રાખો અને તમારી સામે ઉદ્ભવતી ચોક્કસ ઘટનાને જોતા રહો હવે આપણી પાસે સુક્ષ્મ પ્રક્રિયા પણ હોઈ શકે છે અને તે લોકો માટે છે અને ઉદાહરણ તરીકે આ ચોક્કસ સત્ર કે જે આપણે શૈક્ષણિક સત્ર કરી રહ્યા છીએ તેના જેવું હશે તમારા મન પર નિર્દેશિત થતી તે એક સુક્ષ્મ ક્રિયા છે અને અમે જ્ઞાન અને ધ્યાનની આપ લે કરીએ છીએ અને તે જેમ લોકો કામ કરે છે તે એક પ્રકારની માનસિક પ્રોત્સાહનની પ્રક્રિયા છે પછી તે અધિકાર જેવું હોઈ શકે છે તેનો અર્થ એ થાય છે કે કોઈ પ્રકારનું ઉપકરણ કોઈ ઉત્પાદન જ્યાં ઇનપુટ તરીકે કેટલીક મૂર્ત સેવાની ક્રિયાઓ છે તેથી આ રિફ્યુઅલિંગનું કાર્ય હોઈ શકે છે અથવા જ્યારે તમે નવીનીકરણ અથવા કદાચ રિસાયક્લિંગના નિકાલ માટે કંઈક ધ્યાનમાં લો તેથી આ ભૌતિક ઘટકોના અધિકાર તરફ નિર્દેશિત મૂર્ત પ્રક્રિયાઓના ઉદાહરણોના તમામ તત્વો છે છેલ્લું ચતુર્થાંશ છે જ્યાં પરિસ્થિતિ પર સુક્ષ્મ પ્રક્રિયાઓ થાય છે તેથી આને સરળતાથી તમારી બેંકિંગ અથવા એકાઉન્ટિંગ તરીકે સમજી શકાય છે જ્યાં તમારી પાસે રહેલી ભૌતિક સંપત્તિ અથવા નાણાં સંબંધિત સુક્ષ્મ માહિતી લક્ષી ક્રિયાપ્રતિક્રિયા છે અને તેથી તે એક અલગ શ્રેણી બની જાય છે જેને આપણે માહિતી પ્રક્રિયા કહીએ છીએ તેથી લોકોની પ્રક્રિયા અધિકારની પ્રક્રિયા માનસિક પ્રોત્સાહન પ્રક્રિયા અને માહિતી પ્રક્રિયા એ ચાર પ્રકારની સેવાઓ ને સ્પર્શનિયતા અને અસ્પષ્ટતાના સ્પેક્ટ્રમમાંથી મેળવવામાં આવે છે અને પછીથી આપણે જોઈશું કે આ ચાર ચતુર્થાંશ વચ્ચેની આ સીમાઓ ઘણીવાર વિખરાયેલી હોય છે તેથી વિવિધ પ્રકારની સેવાઓ છે કે જે બે ચતુર્થાંશ વચ્ચે છે અને જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ આપણે તેના ઉદાહરણો જોઈશું અને હવે પ્રથમ મોડ્યુલની અંતિમ સ્લાઇડમાં આપેલ સમજૂતી સાથે હું આગળના મોડ્યુલ પર જઈ રહ્યો છું જે સમજવા માટે છે કે આજે આપણને સેવા બજાર સેવા કાર્યક્ષેત્ર સેવા કલ્પના અને આજે આપણી આસપાસ શું થઈ રહ્યું છે તેમાં આપણને કેમ રુચિ છે તેથી આજે મોટા ભાગની સેવા અર્થવ્યવસ્થા પર પ્રભુત્વ ધરાવે છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે તમામ પ્રકારની સેવાઓનો વ્યવસાય ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે તેથી વિશ્વભરના જીડીપીમાં સેવાઓનો હિસ્સો 60 ટકાથી વધુ છે 2014ના તાજેતરના આંકડાઓ અનુસાર 59 9 ટકા ફરીથી ભારતના જીડીપીના લગભગ 60 ટકા સેવાઓમાંથી આવ્યા છે હું કદાચ આગળની સ્લાઈડમાં ચર્ચા કરીશ કે ભારત પાસે અર્થતંત્રના વિકાસનો એક રસપ્રદ વૈકલ્પિક માર્ગ કેવી રીતે છે અને જ્યાં ઘણી ચર્ચાઓ છે તેથી અમે ટૂંકમાં તે ચર્ચાઓને અંતિમ રૂપ આપીશું પરંતુ એટલું કહેવું પૂરતું છે કે તમે આજે વિશ્વભરની કોઈપણ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં લો અને તમે તમામ અર્થતંત્રો અને તમામ જીડીપી અને તેના ઘટકોની સૂચિ ઈન્ટરનેટ પરથી મેળવી શકો છો અને તમને સેવા વિભાગમાંથી નોંધપાત્ર હિસ્સો આવતો જોવા મળશે તમારા માટે અને મારા માટે અને આજુબાજુના આપણા બધા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ ક્ષેત્રે સૌથી વધુ નવી રોજગારીમાં ફાળો આપેલ છે અને તેથી આ વૃદ્ધિનું એન્જિન છે તેથી એટલું કહી શકાય કે દાખલા તરીકે ભારતમાં 2014 માં સેવા વ્યવસાયો દ્વારા 3441 હજાર કરોડ રૂપિયાની આવક થઈ હતી અને તે 1576 હજાર કરોડના સ્તરેથી વધી છે અને જો તમે લાખોમાં જાઓ છો તો તમે 10 અબજ જાણો છો તેથી તે કરોડ છે તેથી તેનો અર્થ એ કે આપણે 15760 મિલિયન કરોડથી મિલિયન રૂપાંતરણ કે જે 15760 હજાર છે તેથી અમે અબજો અને અબજો વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ સૌથી અગત્યનું 2005 અને 2014 ની વચ્ચે 1576 વધીને 3441 થયું તેથી અમે લગભગ 10 વર્ષના સમય ગાળા દરમિયાન આર્થિક ઉત્પાદનમાં બમણા કરતાં વધુની અપેક્ષા રાખતા હતા અને પરિણામે આ 1976 ની સ્લાઇડ છે પરંતુ આ વલણ ચાલુ છે જુદા જુદા દેશોમાં રચના થોડી અલગ હોઈ શકે છે પરંતુ આ વલણ છે તેનો અર્થ એ થાય છે કે મોટા ભાગની વિકસિત અર્થવ્યવસ્થાઓમાં કૃષિમાંથી નોંધપાત્ર ઉત્પાદન થયું છે ઉદ્યોગના ઉત્પાદનની સાપેક્ષમાં કૃષિ ઉત્પાદન ખૂબ જ ઝડપથી ઘટ્યું છે તેથી ઉદ્યોગનું પ્રભુત્વ છે અને સમય જતાં ઉદ્યોગનું ઉત્પાદન સેવાઓની સરખામણીમાં ઓછું હતું અને મોટા ભાગની અર્થવ્યવસ્થાઓમાં આજે સેવાઓનું આઉટપુટ પ્રભુત્વ ધરાવે છે તમે આગળના આલેખમાં જોશો કે x અક્ષ પર આપણી પાસે સમય તેમજ માથાદીઠ આવક છે એટલે કે અર્થતંત્રના વિકાસ વચ્ચે સારી રીતે સંશોધન કરેલ સ્થાપિત સહ સંબંધ છે એટલે કે માથાદીઠ આવક વધુ હોવાથી સેવાઓની માંગમાં વધારો થશે સેવા કાર્યક્ષેત્ર આઉટપુટ વધશે તેથી સેવા પ્રવૃત્તિનું સ્તર આપણને ચોક્કસ દેશમાં અર્થતંત્ર વૃદ્ધિના સ્તર વિશે કહી શકે છે નવી પરિસ્થિતિઓ છે જે મેં થોડા સમય અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે દાખલા તરીકે ભારતમાં કૃષિમાંથી આપણે સામૂહિક ઔદ્યોગિકીકરણના મધ્યવર્તી સ્તરમાંથી પસાર થયા નથી આપણો ઔદ્યોગિક વિકાસ અને સેવા ઉદ્યોગનો વિકાસ એકસાથે થયો છે અને સેવા કાર્યક્ષેત્ર અર્થ એ છે કે સેવા આઉટપુટનું પ્રભુત્વ શરૂ થયું અને પરિણામે અમે એક નવા પ્રકારના માળખાની રચના કરી છે એવું કહેવાય છે કે જેમ જેમ ખેતી યાંત્રિક બનતી જાય છે તેમ તેમ લોકો ખેતીમાંથી વિસ્થાપિત થઈ નવી રોજગારી નવી લાભદાયક સંલગ્નતા શોધશે કદાચ સેવાઓ પુરતી ન હોઈ શકે કારણ કે સેવાઓ સામાન્ય રીતે ઉચ્ચ ગુણવતા ધરાવતા લોકો માટે છે સેવા વ્યાવસાયિકો પાસે ઉચ્ચ સ્તરના જ્ઞાનની ક્ષમતા હોય છે અને તેથી કૃષિ અર્ધ અનુભવી અથવા બિનઅનુભવી મહેનત લેવા અને તેમને લાભદાયી રોજગાર શોધવા માટે લોકો દલીલ કરી રહ્યા છે કે આપણે ઉત્પાદન ઉદ્યોગો પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે પરંતુ તે થવું જોઈએ તેથી જો તે થાય અને આપણે સાચા માર્ગ પર જઈએ જ્યાં આપણે ભારતને બનાવવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ આપણે વિશાળ સોફ્ટવેર ઉદ્યોગ વિશાળ જ્ઞાન આધારિત જ્ઞાન સઘન સેવા ઉદ્યોગ જે આજે ભારત પર આધારીત છે જે વૃદ્ધિનું એન્જિન બની રહેશે તેને ક્યારેય વળતરની જરૂર નથી આપણે જે જોઈએ છે તે એ છે કે ઉત્પાદન સેવા માં પણ વૃદ્ધિ એવી રીતે થાય કે તે અત્યંત સ્પર્ધાત્મક ઉત્પાદન સેવા સાથે સારી રીતે સંકલિત થાય તેથી આ જે ઉત્ક્રાંતિ થાય છે તે તકનીકી ફેરફારોને કારણે થઈ રહી છે તેથી આઈ ફોન જેવી પ્રોડક્ટ હાઈ ટ્યુન્સની સેવા વિના સફળ થઈ શકશે નહિ અને આજે જો તમે મોટા ભાગના સ્માર્ટ ફોન જુઓ છો અને ઉપયોગ કરો છે તે સ્માર્ટ છે તો તમને ગમે છે અને ફોનમાં ઘણી બધી સેવાઓ રમતો માહિતી ઇન્ફોટેનમેન્ટ એપ્લિકેશન હોવાથી તમે તમારા ફોનની સ્ક્રીન સાથે કલાકો પસાર કરો છો તેથી એપ્લિકેશન્સ જે કેપ્સ્યુલ સેવાઓ છે અને ઉત્પાદનોને વધુ ઉત્પાદક મૂલ્યવાન આકર્ષક બનાવે છે તેથી સરકારની નીતિઓમાં અને ટેક્નોલોજીમાં આ પ્રકારનો ફેરફાર સામાજિક ફેરફારો માંગ અને પુરવઠાના સ્વરૂપમાં ફેરફાર સ્પર્ધાના સ્વરૂપમાં બદલાવ એપલનો ઉદભવ અને તે મોબાઇલ ફોનના ઉદ્યોગમાં પ્રભુત્વ ધરાવે છે તે મોબાઇલ ફોનના સ્પર્ધાત્મક લેન્ડસ્કેપમાં આમૂલ પરિવર્તન છે અને એપલ જેવી કંપનીની સેવાની વિચારસરણીએ તે આમૂલ સ્પર્ધાત્મક સામર્થ્યમાં ફાળો આપ્યો છે જે તેઓએ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે અને સેવાઓ પણ ગ્રાહકની પસંદગીનું સામર્થ્ય અને નિર્ણય લેવાની ક્ષમતાને બદલી રહી છે અને અમારા વ્યવસાયનું મુખ્ય કારણ એ છે કે ગ્રાહકને રાજા તરીકે ગણવામાં આવે છે પરંતુ આજે એ કહેવાની જરૂર નથી કે વ્યવસાયની મુખ્ય ફિલસૂફી માટે ગ્રાહક કેન્દ્રિતતા માનવ કેન્દ્રિતતા એ મુખ્ય મંત્ર છે અને સેવાની વિચારસરણી સેવાની ફિલસૂફી વ્યાપારનું સેવા તર્ક વસ્તુઓમાંથી લોકો તરફ નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવા અને ગ્રાહક તરફ અને ગ્રાહક સાથે સંલગ્ન ગ્રાહકને સંડોવતા આપણાથી અને તેઓથી બદલાતા આ દાખલામાં મોટી ભૂમિકા ભજવે છે આ તે માળખું છે જેને આપણે આગળના મોડ્યુલમાં વધુ વિગતમાં સમજીશું